બધાને નમસ્કાર આપણે ચર્ચા કરીશું આપત્તિના સમયમાં પુનઃપ્રાપ્તિ અને વધુ સારી રીતે પુનર્નિર્માણ કેવી રીતે કરી શકીએ તેના વિશેના લેક્ચરમાં આપનું સ્વાગત છે આ લેક્ચરમાં આપણે જોખમની સમજ અને આપત્તિના જોખમ માટેની સજ્જતા પર ધ્યાન કેન્દ્રિત કરીશું હું તમને કહીશ શા માટે આપણે તેની જરૂર છે જોખમ માટે ની સજ્જતા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ માત્ર શમન કરવા માટે નહી અને જ્યારે આપણે સજ્જતાને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે જોખમની સમજણ ની નિર્ણાયક ભૂમિકા શું છે તે હું તમને જણાવીશ તો હું છું સુભજોતી સમાધાર DPRI થી ડિઝાસ્ટર પ્રિવેન્શન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યોટો યુનિવર્સિટી જાપાન આપણે પહેલેથી જ જાણીએ છીએ કે આપણને કુદરતી જોખમો સહિતના ઘણા જોખમો છે જેમકે પુર અથવા કોઈ પ્રકારના જ્વાળામુખી પરંતુ આપણે ત્યાં અન્ય ઘણા જોખમો છે જે આપત્તિઓથી સીધા સંબંધિત નથી ચાલો તેને એક વ્યાપક દ્રષ્ટિકોણથી જોઈએ આપણે ધુમ્રપાન અથવા GMO લઈ શકીએ અને પછી આપણને થોડું જોખમ છે કેમ કે જો તમે ધુમ્રપાન કરો છો તો તમે ફેફસાના કેન્સરથી તમારી જાતને જોખમમાં મૂકશોઅથવા જો કોઇ પુર આવે છે તો ગરીબ લોકો તેના અસરગ્રસ્ત થશે સંવેદનશીલ લોકોને અસર થશે ઉપરાંત આપણે ભૂકંપ અને સુનામી ની અસરો અને નાટીક ને ઉત્તેજિત કરી શકીએ છીએ ફુકુશિમા જેવા પરમાણુ પાવર અકસ્માત ના પ્રશ્નો આપણને આ બધું જોખમ છે બરાબર આ સ્વીકાર્ય છે હવે આપત્તિના જોખમને ખાસ કરીને એશીયામાં જોતા એશિયા એ હોટસ્પોટ છે તેની ખાતરી છે તે વિશ્વનો સૌથી આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં નો એક છે બીજો કોઈ પણ પ્રદેશ આપત્તિથી આટલો પ્રભાવિત નથી ખાસ કરીને કુદરતી આપત્તિઓ તમે ભૂકંપ ને ધ્યાન પર નો તમે જ્વાળામુખી વિસ્ફોટને જુઓ પૂર એશિયા વિશ્વનો સૌથી સંવેદનશીલ સૌથી આપત્તિગ્રસ્ત પ્રદેશ છે બીજી એક બાબત એ છે કે શહેરી વસ્તી વિશ્વમાં શહેરી વસ્તી વધુ છે 1950 માં તે કુલ વસ્તીના માત્ર 29 7 હતી ફક્ત 29 2030 માં એવું માનવામાં આવે છે કે તે વધીને 61 1 થશે એટલે કે વધુ ને વધુ લોકો શહેરી વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે અને તેઓ વિવિધ પ્રકારની આફતોના સંપર્કમાં આવે છે તમે આ આલેખ જોઈ શકો છો જે બતાવે છે કે કેવી રીતે ભૂકંપ પુર વાવાઝોડા 1950 થી લઈ 2000 સુધીમા વધી રહ્યા છે એ વાત તો ચોક્કસ છે કે પૂરો વધી રહ્યા છે અને વાવાઝોડા પણ વધી રહ્યા છે અતિ વધી રહ્યા છે ભૂકંપ પ્રમાણમાં સમાન છે પરંતુ વિશ્વમાં મોટી કુદરતી આપત્તિઓ ખરેખર વધી રહી છે ઉપરાંત ફક્ત આપત્તિઓ જ નથી વધી રહી પરંતુ આપત્તિઓના વધારાના લીધે આર્થિક નુકસાની અને તેની સામાજિક અસરો પણ વધી રહી છે અહીં તમે 1950 થી 2000 સુધીના આર્થિક નુકસાન અથવા વિમાના નુકસાનના ટ્રેન્ડ ને જોઈ શકો છો કેજે ચોક્કસપણે વધી રહ્યો છે તો હમણાં શું ટ્રેન્ડ છે મોટી આપત્તિજનક દુર્ઘટનાઓ થવાની સંભાવના છે મોટી આપત્તિજનક મોટી આપત્તિઓ જેવી કે 2011માં જાપાનમાં થયેલ જે ચોક્કસપણે વધવાની છે પરંતુ તે ખુબજ વધારે હતી આપત્તિઓ ની સંખ્યા કે જેના માટે કેટલીક આંતરરાષ્ટ્રીય સહાય આપવામાં આવે છે 60 અને 90 ના દાયકામાં આંતરરાષ્ટ્રીય સહાય 13 ત્રણ ગણી વધારે આપત્તિના કારણે 60 અને 90 ના દાયકામાં આર્થિક નુકસાન 19 હતું વિમા નુકસાન 60 અને 90 ના દાયકામાં ઊંચા દરે વધ્યો 116 તે ચોંકાવનારા આંકડાઓ છે બરાબર આથી તે પછી શું થઈ રહ્યું છે વાસ્તવિક જીવનમાં ખરેખર શું થઈ રહ્યું છે આપત્તિઓDisaterના પ્રભાવો શું છે આ હકીકતો શું છે આ એક નાની માહિતી મેં તમને આપી હું તમને આના કરતાં ઘણી વધારે માહિતી આપી શકુ પરંતુ સમય ને ધ્યાને રાખતા આપણે કદાચ નાની માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ પરંતુ આ માહિતી આપણને થોડા મુદ્દાઓ કહી રહ્યું છે ખુબ જ સ્પષ્ટ રીતે એક છે કે વધુને વધુ લોકો અને મકાનો અને વસાહતો હવે જોખમના સંપર્કમાં આવી રહ્યા છે વધુ શહેરીકરણ વાળા વિસ્તારોમાં આપણે ત્યાં વધારેમાં વધારે વસ્તી ત્યાં રહે છે એક જ જગ્યા પર વસ્તી ગીચતા અને વધુ ને વધુ લોકો જોખમમાં છે તે વાત ચોક્કસ છે વધુ ને વધુ લોકો ખતરામાં છે લોકો ની ક્ષમતા તેમની લાક્ષણીકતાઓ વિશેષતાઓ વસાહતો ની વિશેષતાઓ જે રીતે જે થઈ રહ્યું છે દુઃખદ વાત એ છે કે આખા વિશ્વમાં ખાસ કરીને વિકાસશીલ દેશોમાં બિન આયોજીત વિકાસ ના કામો આ ઉપરાંત ખાસ કરીને એશીયામાં લોકો ચોક્કસપણે પહેલા કરતા વધુ સંવેદનશીલતામાં છે પરંતુ સૌથી મહત્વનું કારણ એ છે કે માળખાકીય પગલાઓ એન્જિનિયરિંગના પગલાઓ મહત્વપૂર્ણ છે પરંતુ ચોક્કસપણે તે પર્યાપ્ત નથી તમે પાળાઓ પૂલો ડેમ બનાવી શકો છો પરંતુ તમે તે માળખાકીય પગલાઓ જેવી ઘણી વસ્તુઓ બનાવી શકો છો તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ તેમજ આપત્તિઓ સામેના રક્ષણ માટે ખૂબ જ જરૂરી છે પરંતુ આટલું પૂરતું નથી તેનું એક મોટું ઉદાહરણ છે 2011 જાપાન અથવા 1995 નો ધરતીકંપ ભારતમાં પણ આપણે ઘણા પ્રયત્નો કરી રહ્યા છીએ જેવા કે જાપાન જેવા વિકસિત દેશ કે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ માટે ઘણું બધું રોકાણ કરે છે પરંતુ હજુ પણ તે ચોક્કસ છે કે માળખાકીય પગલા દ્વારા તમે સરળતાથી સમુદાયોને સ્થિતિસ્થાપક બનાવી શકતા નથી પ્રકૃતિ તમારા કરતાં વધુ શક્તિશાળી છે તેથી જો જો તમે શોષણ કર્યું છે જો તમે જ્યાં ન રહેવું જોઈએ ત્યાં રહો છો તો માળખાકીય પગલાં પૂરતા નથી તો આપણે શું કરવાની જરૂર છે લોકો ને તૈયાર કરવાની જરૂર છે લોકો જોખમ વિશેની જાગૃતિ વધારવાની જરૂર છે આપણે સજ્જતા અને પ્રોત્સાહન આપવાની જરૂર છે નાની વાત કે જો કોઈ મોટી આપત્તિ સર્જાય તો સુનામી માથી બહાર આવવું હોય તો બીજો કોઈ વિકલ્પ નથી જે લોકો દરિયાકિનારાની નજીક રહે છે ક્યાં ક્યારે કોઈ આપત્તિ હોય ત્યારે તે જગ્યા ખાલી કરવી પડે છે પરંતુ હંમેશા લોકોને તે ગમતું નથી આથી શું થઈ રહ્યું છે કે આપણે લોકોને સજ્જતા સજ્જતા ને પ્રોત્સાહન અને જોખમના નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તેથી તે કરવા માટે આપણી પાસે ઘણા પ્રકારના નાના પ્રતિપગલાઓ છે એટલો મોટો મુદ્દો નથી કેમકે આપણે લોકોને પ્રોત્સાહન આપી શકીએઆપણે લોકોને પૂર વીમો ખરીદવા માટે પ્રોત્સાહિત કરી શકીએ છીએ અથવા કટોકટીના સમયે લોકોને તે જગ્યા ખાલી કરવા માટે કહી શકીએ અથવા કદાચ સારી રીતે પાણીના સ્ત્રોતના વ્યવસ્થાપન માટે સરળ ટેકનોલોજી જેવી કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અથવા કદાચ પર્યાવરણને અનુકૂળ ઘર ઊર્જા બચત કરે તેવું ઘર આવા વ્યક્તિક નાના પગલાઓ અથવા સરળ રીતે જોઈએ તો અકસ્માતથી બચવા હેલ્મેટ પહેરવું જરૂરી છે પરંતુ આ એક મોટો પડકાર છે જ્યારે તમે એક વ્યક્તિ ને એક ઘરને કહો છો તેઓ કહેશે ઠીક છે હું આ સૂર્ય ઉર્જા થી મારા ઘરમાં બચત કરી શકું હું સોલાર પેનલ મૂકી શકું પરંતુ મારો પ્રયાસ ખૂબ જ નાનો છે જો ફક્ત હું જ કરીશ તો તે આ સમુદાયમાં સજ્જતાને પ્રોત્સાહન આપશે નહીં કેમ કે મારો પ્રયત્ન ખુબ જ નાનો છે મારે શા માટે કરવું જોઈએ અને તે સાચું છે તે સાચી વાત છે તેથી આપણે એવું કરવાની જરૂર છે કે વધુ ને વધુ પ્રોત્સાહન આપવાની જરૂર છે આપણે લોકોને વધુને વધુ પ્રોત્સાહિત કરવાની જરૂર છે ફક્ત એક વ્યક્તિ હેલ્મેટ પહેરે છે તે પૂરતું નથી બરાબર તેથી ઘણા વધારે પહેરે નાની નાની નાની નાની વસ્તુઓ ઘણી મોટી હોઈ શકે ઘણો મોટો પ્રયાસ એક વિશાળ પ્રયાસ હોઈ શકે તેથી આપણી પાસે આવી ઘણી નાની નાની વસ્તુઓ છે બરાબર આપણી પાસે ઘણી બધી છે જેવી કે વિમો કે વરસાદી પાણીનો સંગ્રહ આપણી પાસે આવી ઘણી નાની તકનીકો છે હવે આપણે પ્રોત્સાહન આપવાની જરૂર છે આપણે લોકોને નાની નાની તકનીકો અપનાવવા અને સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે એક નાની વસ્તુ પરંતુ એક મોટો પડકાર તેથી આપણે સ્થાનિક સરકાર માટે શું કરીએ ચાલો આપણે કહીએ કે મ્યુન્સીપલ ઓથોરિટી તેઓ લોકોને અમુક સમયે તમને ખાલી કરવા માટે કહે છે અથવા તો તમારે તમારા ઘન કચરા ની વ્યવસ્થા કરવી પડશે એમ કહે છે તમારે બિલ્ડિંગના કાયદાઓનું પાલન કરવું પડશે કટોકટીના સમયમાં તમારે ખોરાક સંગ્રહ કરવો પડશે અથવા તમારે જીવન બચાવી રાખવા માટેની કીટ અથવા આકસ્મિક કીટ રાખવી પડશે હવે આ પ્રક્રિયા કે જેમાં સ્થાનિક સરકાર જે લોકો જોખમમાં છે તેવા લોકોને પોતાનું જોખમ ઘટાડવા અને આપત્તિ સજ્જતા તકનીકને સ્થાપિત કરવા અને અપનાવવા માટે કઈ રહી છે આપણે જાણીએ છીએ કે આને એક સરળ જોખમ સંદેશાવ્યવહાર પ્રક્રિયાબરાબર પરંતુ તે હંમેશા સરળ હોતું નથી પરંપરાગત જોખમ માટે ની સજ્જતા અથવા પદ્ધતિ તેઓ વિચારે છે કે ફક્ત લોકોને માહિતી પૂરી પાડવી એ પૂરતું છે જો હું લોકોને કટોકટી દરમિયાન જગ્યા ખાલી કરાવવા માટે કહું તો તે પૂરતું છે પરંતુ તે હંમેશા પૂરતું હોતું નથી આ ક્ષેત્રના લોકો અને વિશ્વભરના વિવિધ સંશોધનો દ્વારા એવું જાણવા મળે છે કે ઘણા બધા નાણાં રોકવા છતાં ઘણા બધા પ્રોજેક્ટ ચલાવવા છતાં ઘણો સમય ફાળવવા છતાં લોકોની આપત્તિ સામે તૈયારી કરવાની વૃત્તિ પ્રપંચી છે તે ખરેખર ઓછી છે કેમ કેમ તૈયારી નથી કરતા અહીં એક સારું ઉદાહરણ છે તમારા મત મુજબ જોખમી શું છે લોકો કદાચ એવુ નહિ વિચારે કે આ જોખમી છે આની જેમ જ બોટની બીજી બાજુની આ બીજી વ્યક્તિને તે જોખમમાં નથી તેવું તેને લાગે છે કારણ કે આ બોટ ડૂબે તો છે પરંતુ તે બીજી તરફ છે તે મરશે નહીં અથવા કદાચ બીજો કોઈ વ્યક્તિ કે જેને આ મહિલા પૂછે છે કે તમારી છત્રીનો 40 ભાગ જ કેમ ઢંકાયેલો છે તેણે કહ્યું કે મને એક કટોકટીનો સંદેશ મળ્યો છે કે વરસાદ થવાની સંભાવના 40 છે તેથી તેણે સંદેશા ની પ્રારંભિક ચેતવણી નું અર્થઘટન આ રીતે કર્યું તો લોકો આ રીતે અર્થઘટન કરે છે લોકો જે રીતે તેમને જુએ છે તે ભિન્ન ભિન્ન છે બરાબર ને લોકો ફક્ત સજ્જતા વિશે જુદા જુદા અભિગમ ધરાવે છે તેટલું જ નહીં લોકો વિચારે છે કે બરાબર છે હું આપત્તિ વિશે જાણું છું હું મારા વિસ્તારને બરોબર ઓળખું પણ છું ક્યારે પુર આવશે સુનામી ક્યારે આવશે હું સરળતાથી બચી જઈશ મને ઓછો ન આંકો ખરેખર લોકો તેમના જ જ્ઞાનનું વધારે મૂલ્યાંકન કરે છે કે તેઓ બધું જાણે છે અથવા તેઓ એવો અંદાજ લગાવે છે કે તેઓ પૂરતા પ્રમાણમાં તૈયાર છે કે પૂર આવે કે ભૂકંપ આવે હું સલામત રહીશ કારણકે હું સંવેદનશીલ નથી હું પૂરતો તૈયાર છું મારુ ઘર સારું છે મારુ ઘર ત્રણ માળનું છે કોઈપણ પુર મને અસર કરી શકશે નહીં અથવા લોકો વિચારે છે કે ઠીક છે તે અન્ય લોકોની પણ જવાબદારી છે જેમકે લોકો હંમેશા પૂર આવવા માટે મ્યુનિસિપલ ઓથોરિટીને દોષ આપે છે તેઓએ કહ્યું હતું કે પૂર એ સ્થાનિક સરકાર નો મુદ્દો છે પૂરનાં જોખમ સામે મારે પોતાનું રક્ષણ કરવું એ મારી ફરજ નથી મારી રક્ષા કરવી એ સ્થાનિક સરકારની ફરજ અથવા જવાબદારી છે તેથી આ પરિબળો આ ઉપરાંત આવા ઘણા પરિબળો હોઈ શકે કે જે લોકોની જોખમ પ્રત્યેની જાગૃતતા ઘટાડે અથવા જોખમની સમજને ઘટાડે છે અને છેવટે સજ્જતા ઘટાડે અહીં કેટલીક માહિતી છે જે આપણે જોઈ શકીએ છીએ કે આદર્શ રીતે આપણે સમસ્યાના નિવારણ અને સજ્જતા માટે વધારે નાણાં રોકવા જોઈએ પરંતુ જો તમે વર્તમાન પરિસ્થિતિ પર નજર નાખો તો તે એકદમ વિરોધાભાસી છે આપણે કટોકટીના પ્રતિસાદમાં વધુ નાણા ખર્ચી એ છીએ અને તેના નિવારણ અને સજ્જતા માટે ઘણા ઓછા બરાબર તેથી આપણે કંઈક કરવાની જરૂર છે અને આપણે કરી રહ્યા નથી તેથી આપત્તિ સજ્જતા અને આપણે પ્રોત્સાહન આપી રહ્યા છીએ તેટલું પૂરતું નથી લોકો ઘણા છે આપણે આપત્તિ રાહત માટે વધુ નાણાં ખર્ચ કરી રહ્યા છીએ લોકો સજ્જતા માટે નાણાં ખર્ચવા તૈયાર નથી તેથી સરકાર પણ સજ્જતા માટે નાણાં ખર્ચવામાં નિષ્ફળ રહી છે લોકો તે કરવા માટે પ્રોત્સાહિત થતા નથી એટલું જ નહિ વિકાસશીલ દેશોમાં સક્રિય જોખમ ધિરાણ નો ઓછો ઉપયોગ થાય છે તે બતાવે છે કે આપણી પાસે આપત્તિ પૂર્વેના નાણાં ખૂબ ખૂબ ઓછા છે વિકાસશીલ દેશોમાં સ્થાનિક સરકાર અથવા રાષ્ટ્રીય સરકાર ખૂબ ઓછા પૈસા ખર્ચે છે જ્યારે કટોકટી દરમિયાન આપણે ઘણા વધુ પૈસા ખર્ચીએ છીએ તેથી આપત્તિ સજ્જતા જે સમુદાયમાં વધારે કરવી ખૂબ જરૂરી છે ત્યાં સ્થિતિસ્થાપકતા થઇ રહી નથી તે ઘણું મુશ્કેલ છે લોકોને આપત્તિ સામે તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરવું ખૂબ જ પડકારજનક છે તેથી આ જોખમ અંગેની માહિતી જેમકે સ્થાનિક સરકાર તરફથી સમુદાયને આપવી આની આપણે કેવી રીતે વ્યવસ્થા કરીએ ચાલો આપણે અનુમાન લગાવીએ કે પૂર આવી રહ્યું છે અને સ્થાનિક સરકાર લોકોને કહેવાની કોશિશ કરી રહી છે કે પૂર આવી રહ્યું છે તમને જોખમ છે તેથી તમારા પરિવારને જોખમ છે તેથી મહેરબાની કરીને કૃપા કરીને આ જગ્યા ખાલી કરો જોખમ ન લો કૃપા કરીને અમે તમને કહ્યું છે તે મુજબ સુરક્ષિત સ્થળે જતા રહો અને આ સંદેશ લોકોને અખબાર દ્વારા ટીવી રેડિયો ઇન્ટરનેટ જેવા લોકમાધ્યમો દ્વારા આપવામાં આવ્યો હતોપરંતુ આ વ્યક્તિ કાળજી લેતો નથી તે સાંભળતો નથી તેને જોખમ રહેલું છે તે પેપર વાંચતા વાંચતા પૂરની મજા લઇ રહ્યો છે તેને કંઇ પડી નથી આથી શું આ ખરેખર પડકારજનક નથી આ ખૂબ જ સામાન્ય દ્રશ્ય છે આ કોઈ અસાધારણ દ્રશ્ય નથી આ ખૂબ જ સામાન્ય દ્રશ્ય છે કે જ્યારે લોકો અમે તેમને કહીએ તેમ કરતા નથી સજ્જ થવાનું કહીએ ખાલી કરવાનું કહીએ તો પછી જ્યારે આ વ્યક્તિને ભાન થયું ત્યાં સુધીમાં એ હવે 50 કિલોમીટર જેટલું નથી તે 50 સેન્ટીમીટર છે તે ડૂબી ગયો છે તેનો વિસ્તાર ડૂબી ગયો છે તેથી એક મોટો પડકાર એ છે કે લોકો શું વિચારે છે જોખમ શું છે તેમનું જ્ઞાન ક્યારેક અચાનક ક્યારેક તેઓ સહમત થાય છે કે આપણે જોખમમાં છીએ પરંતુ ઘણીવાર તેઓ સહમત થતા નથી તે ખૂબ અનિશ્ચિત છે ઉપરાંત જો તેમને લાગે છે કે મને ખરેખર જોખમ છે તો શું કરી શકાય કેટલીકવાર તેઓ સહમત થાય છે લોકો સહમત થાય છે કે ઠીક છે જો હું અહીંથી બહાર નીકળીશ તો હું પોતાને પુર થી બચાવી શકું છું હું આપત્તિ નું જોખમ ઘટાડી શકું છું પરંતુ કેટલીક વાર લોકો શમનના પગલા અથવા એને જ પડકાર આપે છે શું તે કામ કરશે શું તે મારા માટે કામ કરશે જ જાણકારી એ છે કે જોખમ શું છે અને કેવી રીતે તેમાંથી બહાર આવી શકાય તે સંમતિ હંમેશા જ પડકારવામાં આવે છે આથી જોખમના ખ્યાલ ના કિસ્સામાં હંમેશા પ્રશ્ન હોય છે કોણ જોખમી શું છે કેટલી હદ સુધી જોખમી છે શા માટે જોખમી છે બરાબર તેવી જ રીતે સજ્જતા કામનું પ્રાધાન્ય શું છે મારે શું કરવું જોઈએ અસરકારક શું છે શું તે કામ કરશે સ્થળાંતર મારું જોખમ ઘટાડવા માટે મારું રક્ષણ કરવા માટે કામ કરશે તે કોણ કરશે જો હું એમ કહું છું કે હું વરસાદના પાણીનો સંગ્રહ કરું છું શું વરસાદના પાણીનો સંગ્રહ કરવો તે મારી જવાબદારી છે અથવા સરકાર તે કરશે અને તે ક્યારે કરવામાં આવશે આ જવાબદારી અને અને વૈશ્વિક પ્રશ્નો કોણ સ્વીકારશે તેથી આ બધા ખૂબ જ સામાન્ય પ્રશ્નો છે જ્યારે આપણે આપત્તિ સજ્જતા ને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ છીએ અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે તો પછી જોખમ શું છે લોકો જોખમમાં કેમ માનતા નથી એક બ્રિટન રોયલ સોસાયટી છે તેઓએ 1982 અને 1983 માં જોખમની આકારણી પર એક પુસ્તક પ્રકાશિત કર્યું છે તેમાં ફરી થી સુધારો પણ કરવામાં આવ્યો હતો તેઓ ખરેખર ઘણા આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલા પ્રોફેસરો અને વૈજ્ઞાનિકોને જોખમ શું છે તેના વિશે અનુમાન લગાવવા માટે કહે છે જોખમ વિશે બોલવા કહે છે પરંતુ રમુજી વાત તો એ છે કે જ્યારે આ સમાજ આ પેપરને પ્રકાશિત કરે છે ત્યારે તેઓ કહેતા હોય છે કે તેઓ નથી કહેતા કે આ રિપોર્ટ એ સમાજ નો રિપોર્ટ નથી અહીં વ્યક્ત કરેલા મંતવ્યો ફક્ત લેખકના છે તેથી હું અહીં જવાબદારી નથી લઈ રહ્યો સમાજ કહે છે જોખમ વિષયના કોઈ સામૂહિક દ્રષ્ટિકોણ નથી તેથી તે તમને કહેવા માટે નથી કે આજે છે તે જોખમ છે ચર્ચાના મંચ પર આ ફક્ત એક ચર્ચાનો મંચ છે શું થયું શા માટે ઘણા બધા આંતરરાષ્ટ્રીય સંશોધનકારો ને પ્રોફેસરોને બોલાવ્યા પછી તેઓ કહેતા હોય છે કે આપે છે જેની આપણે જવાબદારી નહીં લઈ શકીએ તો આ અસ્વીકરણ છે તે આવું કેમ છે નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોને બોલવામાં આવે છે પરંતુ જોખમ અંગે તેમની અસંમતતા ચાલુ રહે છે તેથી વાસ્તવિક જોખમ આપણે વૈજ્ઞાનિક તરીકે કહીએ છીએ તે ખરા અર્થમાં જોખમ છે તે શું છે તેથી આપણે કહીએ છીએ કે બે પ્રકારના જોખમો છે એક વાસ્તવિક જોખમ કે જે વૈજ્ઞાનિક જોખમ છેબીજું જે છે તે એટલે અનુભવાય તેવું જોખમ વાસ્તવિક જોખમ કે જે વૈજ્ઞાનિક અંદાજો પરથી આવે છે તે વૈજ્ઞાનિક નિયમો નિયમનો અને કાયદાઓનું પાલન કરે છે અનુભવાય તેવું જોખમ જે રીતે સામાન્ય લોકોતેઓ ભવિષ્યની ઘટનાઓ વિશે અપેક્ષા રાખે છે તે એટલે અનુભવાય તેવું જોખમ હવે સામાન્ય રીતે જોખમ આપણે જાણીએ છીએ કે કોઈ ચોક્કસ સમયગાળામાં થતી કોઈ ચોક્કસ પ્રતિકૂળ ઘટનાની સંભાવના તેથી ચોક્કસ સમયગાળાના પ્રશ્નમાં સંભાવના નો પ્રશ્ન છે અને તે હાલની સ્થિતિને પડકારશે અને તેથી તે પરિણામ છે અને તે ઘટનાની સંભાવના છે તેથી જોખમ નક્કી કરનાર આપણે જોખમ કેવી રીતે નક્કી કરીએ સામાન્ય રીતે આપણે આંકડાકીય માહિતી દ્વારા કોઈપણ પ્રકારના જોખમને નિર્ધારિત કરીએ છીએ જેમકે ખર્ચ થવાની સંભાવના ડોલર અથવા રૂપિયામાં વ્યક્ત કરવામાં આવે છેપૂરના કારણે નુકસાન થવાની સંભાવના છે ઉત્પાદકતા અને નુકસાન થયું છે ભૂકંપને કારણે કેટલી રકમ ની નુકશાની થઇ છે તેથી આ આપણે હંમેશા આંકડાકીય રીતે વ્યક્ત કરીએ છીએજેમ કે 5 અબજ 20 અબજ 200 અબજ અથવા 50 લોકો મૃત્યુ પામ્યા 100 લોકો મૃત્યુ પામ્યા તે રીતે તેથી સંભાવના અને તીવ્રતા ઘણીવાર ઘટનાને પ્રતિકૂળ બનાવે છે હવે જોખમ અંદાજ પ્રગતિ જો આપણે વધુ પ્રગતિ કરવા માંગતા હોઈએ આપણા અનુમાનને સુધારવા માંગતા હોય તો એક વસ્તુ બહુ જ સ્પષ્ટ છે કે આપણને માહિતીની જરૂર છે માહિતી વગર આપણે નહીં કરી શકીએ આથી આપણી પાસે વધુ માહિતી વધુ સૂક્ષ્મ વધુ આધુનિક સચોટ અંદાજ આપણે બનાવી શકીએ પરંતુ તેઓ તેને ખૂબ જ સરળ બનાવી રહ્યા છે વૈજ્ઞાનિકો કહે છે કે તમારે માહિતીની જરૂર છે પરંતુ યાદ રાખો જોખમની સમજ કે જે વિષયક જોખમ છે સામાન્ય લોકો શું વિચારે છે મહેરબાની કરીને આપત્તિ જોખમ ના સંચાલનમાં તે મુદ્દાને સામેલ ન કરો શું તે ખરેખર આવું છે ચાલો જોઈએ અંતર ઘટાડવું તેઓ કહે છે કે જોખમ સંચાલક માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે વૈજ્ઞાનિક રીતે શું સાચું છેઅને લોકો શું વિચારે છે કે આપણે તે અંતર ઘટાડવું જોઇએ આપણે લોકોને કહેવું જોઈએ કે વૈજ્ઞાનિક રીતે શું સાચું છે અને તે કેમ સાચું છે તેઓ જે વિચારે છે તે સાચું નથી ઉદાહરણ તરીકે જો તમે ધૂમ્રપાન કરો છો તો તમને જોખમ છે તમે માનો છો કે નહીં પરંતુ તમે કદાચ દમદાર માણસ બનવા માંગો છો અથવા તમારા શરીરને નિકોટીન ની જરૂર છે પરંતુ જ્યારે તમે ધૂમ્રપાન કરતા હો ત્યારે તમને જોખમ રહેલું છે જે ખૂબ જ સ્પષ્ટ છે અથવા કદાચ જો તમે આ વ્યક્તિની જેમ હીરો બનવા માગતા હો તો તમને જોખમ છે જો તમે તે ઉંચી જગ્યાએ અથવા કોઈપણ જગ્યાએ કરી રહ્યા છો તમને જોખમ છે તમે તેમાં કે નહીં તે ફક્ત તમારી ધારણાઓ પર આધારિત છે પરંતુ વૈજ્ઞાનિક રીતે આપણે કહી શકીએ છીએ કે આ તમારી સમસ્યા છે અથવા જો તમે ડ્રાઇવીંગ કરી રહ્યા છો અને સીટબેલ્ટ લગાવતા નથી તો આ તમારી સમસ્યા છે હવે સવાલ એ છે કે શું તે આનંદ માટે છે કે ભય માટે તે કોની મજા માટે છે યુવાનો માટે વૃદ્ધ લોકો માટે શું તે યુવાનો માટે જોખમ છે અથવા વૃદ્ધ લોકો માટે જોખમ છે તેથી નાના બાળકો અને વૃદ્ધો તેથી સંભાવના સંભાવના વિશે વ્યક્તિની દ્રષ્ટિ આનંદ અથવા ભય બેમાંથી કયું હવે પ્રશ્ન એ છે કે શું આપણે ખરેખર જોખમને માપી શકીએ છીએ શું જોખમ માપી શકાય છે એક વ્યક્તિ છે લોર્ડ કેલ્વિન તે કહે છે કે જે પણ કંઈ છે કોઈ જથ્થામાં છે અને તેથી તે માપી શકાય છે જો ત્યાં 5 લોકો હોય તો આપણે 5 લોકો કહી શકીએ છીએ એનું અસ્તિત્વ છે તેથી જે કઈ પણ વસ્તુ અસ્તિત્વમાં છે અમુક જથ્થામાં છે એક ગ્લાસ પાણી હા આપણે કહી શકીએ છીએ તેથીખરેખર વાસ્તવિક વસ્તુનિષ્ઠ માપી શકાય તેવા જોખમો વચ્ચે તફાવત હોવો જોઈએ જે વૈજ્ઞાનિક નિયમો વૈજ્ઞાનિક કાયદાઓના આંકડાઓનું પાલન કરે તેથી આંકડાકીય રીતે આપણે કહી શકીએ કે ક્યાં કેટલું જોખમ છે બીજું એક વિષયલક્ષી છે કે જે બિન નિષ્ણાંત દ્વારા સમજાય છે સુરક્ષિત જોખમ જેવું કંઈ નથી તે તમારી સમસ્યા છે ભાઈ પરંતુ તે વૈજ્ઞાનિક છે હવે બ્રિટન પરિવહન વિભાગ તેઓ કહી રહ્યા છે કે હા આપણે જોખમ આપી શકીએ છીએ તે ખૂબ જ સરળ છે આપણે તેને અકસ્માતના રેકોર્ડ ના આધારે માપી શકીએ છીએ કેટલા લોકો કોઈ ચોક્કસ સમય અને કોઈ ચોક્કસ રસ્તા પર મરી રહ્યા છે વાસ્તવિક અકસ્માતોનું પરિણામ લોકોને જોખમ કેટલું છે તે કહેવા માટેના આ સરળ પરિમાણો છે ઉપરાંત આ વાસ્તવિક ખતરો છે કારણ કે જો તમે હીરો બનવા માગતા હો તો તમે હોઈ શકો છો કોઈ સમસ્યા નથી પરંતુ એ તેનું પરિણામ છે અને જો તમે તે કરો છો જો તમે તે માનતા નથી તે તમારી વૈયક્તિક સમસ્યા છે પરંતુ વૈજ્ઞાનિક રીતે આપણે જાણીએ છીએ કે આ રોડ ભયજનક છે તમારે આ ન કરવું જોઈએ તમને જોખમ છે સુરક્ષિત અને અસુરક્ષિત રસ્તો તેમના મત મુજબ તે ખૂબ જ સ્પષ્ટ છે જેમકે જો ડાબી બાજુ કોઈ અકસ્માત ન થયા હોય તો આ રસ્તો સુરક્ષિત છે અને જો આ રોડ ઓ સુરક્ષિત છે કારણકે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં અકસ્માત થયો છે તેથી ખરેખર શું આપણે ખરેખર જોખમ માપી શકીએ તેથી તે એક મોટો પ્રશ્ન છે આ પ્રશ્ન એટલે કે શું આપણે ખરેખર માપી શકીએ છીએ શું આપણે ખરેખર વાસ્તવિક જોખમ અને કથિત જોખમ વચ્ચેનો તફાવત પારખી શકીએ તે પડકાર ચાલુ રહેશે આપણી આગળની શ્રેણીમાં આપણે આ પાસા પર ચર્ચા કરીશું કે કેવી રીતે ક્યારે કેટલી હદ સુધી આપણે વાસ્તવિક જોખમ અને વિષયક જોખમ વચ્ચે તફાવત કરી શકીએ છીએ તેથી શું અને કેટલી હદ સુધી તે સજ્જતાને અસર કરશે આપનો ખૂબ ખૂબ આભાર